અમે A અલ્ગોરિધમ જોઈ રહ્યા છીએ અને અગાઉના વર્ગમાં અમે જોયું કે અલ્ગોરિધમ એડમિસિબલ છે અને જ્યારે હ્યુરિસ્ટિક ફંકશન ગોલ થી અંતરને અંડરએસ્ટિમેટ કરે છે દરેક એજ ને એક કિંમત હોય છે જે કોઈ નાની વૅલ્યુ એપ્સિલોન કરતા મોટી છે અને તેને ફાઇનાઇટ બ્રાન્ચ છે જો બે નોડ જો તેમના બે હ્યુરિસ્ટિક ફંકશન હોય તો તેમાંથી એક બીજા કરતા વધુ જાણકાર હોય છે જેનો અર્થ એ છે કે તમામ N માટે h2 h1 તેથી અમે કહ્યું કે અલ્ગોરિધમ A2 જે h2 અથવા A2 નો ઉપયોગ કરે છે જે h2નો ઉપયોગ કરે છે તે નાની સર્ચ સ્પેસ માં શોધશે જો તમે નીચે મુજબ દર્શાવી શકો તો આ શરૂઆતનો નોડ છે અને આ ગોલ નોડ છે તેથી એક અલ્ગોરિધમ આ પ્રકારનું કંઈક શોધશે અને બીજો અલ્ગોરિધમ આવું કંઈક શોધશે તેથી તે h2 થશે અને તે h1 હશે તેથી અમે આ જ અપેક્ષા રાખીએ છીએ કે વધુ માહિતગાર હ્યુરિસ્ટિક ફંકશન ગોલ તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરશે તેથી તે ગોલ કરતા ઓછા અંતરે શોધશે જ્યારે જો બ્રાન્ચ અને બાઉન્ડ સર્ચ કરવામાં આવે તો તે લંબાઈનો એક ચાર ભાગ હશે બાજુમાં એક આખું સાયકલ હોત તેથી હકીકત એ છે કે આપણે હ્યુરિસ્ટિક ફંકશન નો ઉપયોગ કરી રહ્યા છીએ કારણ કે તે ગોલ તરફ શોધ કેન્દ્રિત કરે છે અને જાણકાર હ્યુરિસ્ટિક ફંકશન ગોલ તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે જેનો અર્થ એ છે કે શોધ નાની અને નાની બને છે શ્રેષ્ઠ હ્યુરિસ્ટિક ફંક્શન સાથે શોધ પાસમાં પૂર્ણ થશે કમનસીબે આપણી પાસે શ્રેષ્ઠ હ્યુરિસ્ટિક ફંકશન નથી તેથી આપણે શક્ય તેટલું સારું હ્યુરિસ્ટિક ફંકશન જોઈએ છીએ જેનો અર્થ એ છે કે હ્યુરિસ્ટિક મૂલ્ય શક્ય તેટલું ઊંચું હોવું જોઈએ પરંતુ તે ઓપ્ટિમલ કોસ્ટ ના સ્તરને પાર ન કરવું જોઈએ ખાસ કરીને 8 પઝલ માં ઉદાહરણ તરીકે જો 2 શીર્ષકો 8 અને 5 હોય અને સમગ્ર પરિસ્થિતિમાં આપણે કહીએ કે તેમને ઉલટાવી દેવા જોઈએ અમે કરીએ છીએ અને તેને 5 અને 8 કરીએ છીએ પછી એક રીતે અમે જે કાર્ય જોયું તે માંથી એક હતું ફક્ત ગણતરી કરો કે કેટલી ટાઇલ્સ તેમના સ્થાને નથી જે કિસ્સામાં બે ટાઇલ્સ તેમના સ્થાને નથી 8 અને 5બંને તેમના સ્થાને નથી અમે બીજું ફંકશન જોયું તે મન્હાટ્ટેન અંતરનું ફંકશન હતું જે કહે છે કે તમારે આ સ્થિતિમાં 8 લાવવા માટે એક પગલું લેવાની જરૂર છે અને તમે આ સ્થિતિમાં 5 મેળવવા માટે એક પગલું ભરશો તેથી ખર્ચ 2 હશે અથવા આ બંને ટાઇલ્સનું ઉલ્લંઘન બે હશે હવે જો તમે આ 8 પઝલ ને હલ કરી હોય તો તમે જાણો છો કે તમે તેમની આપ લે કરી શકતા નથી જો તમે બે ટાઇલ્સની સ્થિતિને અદલાબદલી કરવા માંગો છો તો તમારે હલનચલન વિશે થોડો રાઉન્ડ કરવો પડશે તેથી તમારે તેમાં થોડી વેલ્યુ ઉમેરવી પડશે લગભગ 7 8 વર્ષ પહેલાં કોઈએ તે યોગ્ય હરોળમાં છે તે ગણવા માટે હ્યુરિસ્ટિક ફંકશન માં વધારો કર્યો હતો પરંતુ ખોટા ક્રમમાં પછી તમે કેટલાક મૂલ્યો ઉમેરો છો અને જે મોટી સમસ્યાઓ માટે એટલી ઝડપથી શ્રેષ્ઠ ઉકેલ શોધવામાં સક્ષમ છે જેનો મતલબ કે તમને 15 પઝલ અને 24 પઝલ માટે પણ તે સક્ષમ છે આજે આપણે અન્ય પ્રોપર્ટી પણ જોવા માંગીએ છીએ જેમ કે બે નોડ ને ધ્યાનમાં લો આપણે ગોલ નોડ માટે કોઈ માર્ગ વિચારીએ છીએ અને બે નોડ m અને n માર્ગ પર છે જો આપણે સર્ચ સ્પેસ માં આવા એક કે બે નોડ લઈએ અને તેઓ આ h h k mn પ્રોપર્ટી ને સંતોષે છે એક અર્થમાં તમે વિચારી શકો છો કે તે દરેક એજ ના કોસ્ટ ને અંડરએસ્ટીમેટ કરે છે જે ગોલ તરફના માર્ગ પર છે તેથી h કહે છે કે તે m થી ગોલ તરફનું એક અનુમાન છે h કહે છે કે તે n થી ગોલ તરફનું એક અનુમાન છે અને h h કોઈક અર્થમાં m થી n સુધીની એજની વેલ્યુનું અનુમાન છે જો તે વાસ્તવિક ખર્ચ કરતા ઓછું હોય તો કેટલાક અર્થમાં અમે કહી રહ્યા છીએ કે તે દરેક એજ ની કોસ્ટ ને અંડરએસ્ટીમેટ કરે છે આ સ્થિતિને મોનોટોન ઓફ કોન્સ્ટીટનસી કહેવામાં આવે છે અને આપણે જે બતાવવા માંગીએ છીએ તે એ છે કે જો તે સ્થિતિથી સંતુષ્ટ હોય જેનો અર્થ એ છે કે તે હ્યુરિસ્ટિક ફંકશન ની પ્રોપર્ટી છે એક હ્યુરિસ્ટિક ફંકશન એવું છે જે તેને કોઈપણ 2 નોડ્સ માટે સંતોષે છે જે આ રીતે જોડાયેલા છે જ્યારે પણ A નોડ n પસંદ કરે છે જે n માટે પેહેલે થી જ શ્રેષ્ઠ માર્ગ પ્રાપ્ત શોધી ચુક્યા છે અમે બતાવવા માંગીએ છીએ કે તમે તે થોડા સમયમાં કરશો તેથી પહેલા આપણે જોઈએ છીએ કે તે શું કહી રહ્યું છે આનો અર્થ શું છે અમે કેટલીક શરત હેઠળ કહી રહ્યા છીએ કે જે હકીકત છે કે હ્યુરિસ્ટિક ફંકશન જેને મોનોટોન ઓફ કોન્સ્ટીટનસી કહેવામાં આવે છે જો તે સંતુષ્ટ હોય જો હ્યુરિસ્ટિક ફંક્શન કહે છે કે તે આ પ્રોપર્ટી ને સંતોષે છે તો અલ્ગોરિધમ જે A નો ઉપયોગ કરી રહ્યો છે જે હ્યુરિસ્ટિક ફંક્શનનો ઉપયોગ કરી રહ્યો છે જ્યારે પણ તે કોઈ નોડ n પસંદ કરવાનો અર્થ એ છે કે તે કંઈક ઓપન માંથી પસંદ કરે છે તે સાચું છે તેને n માટે પહેલેથી જ શ્રેષ્ઠ માર્ગ મળી ગયો છે તેથી તેનો આપણા અલ્ગોરિધમમાં શું અર્થ છે જો તમે જોશો તો તમે A અલ્ગોરિધમ વિશે વિચારશો કે તે શું કરે છે નોડ n પસંદ કર્યા પછી તે જોશે કે કોઈ ગોલ છે કે નહીં જો તે ગોલ નોડ ન હોય તો તે ચાઈલ્ડ નોડ જનરેટ કરે છે અને ત્રણ પ્રકારના ચાઈલ્ડ નોડ હોય છે નવા નોડ્સ અથવા ઓપન નોડ અથવા કલોઝ નોડ જે નોડ કલોઝ અથવા ઓપન માં છે તેના માટે તે તપાસ કરે છે અને વધુ સારો માર્ગ શોધી કાઢે છે કલોઝ માં જે નોડ છે તે માટે જો વધુ સારો માર્ગ શોધી કાઢવામાં આવે તો તો તેને તેના ચાઈલ્ડ માં આગળ વધારવું જોઈએ તેથી જો આ સ્ટેટમેન્ટ સાચું હોય તો તેનો અર્થ એ છે કે જ્યારે તે નોડ ને કલોઝ માં મુકવામાં આવે છે ત્યારે તેને શ્રેષ્ઠ માર્ગ મળી ચૂક્યો છે જેનો અર્થ એ છે કે તમારે માર્ગમાં સુધારો કરવો પડશે જેથી સુધારણા પ્રક્રિયાનો ત્રીજો તબક્કો પણ હોઈ શકે અમે તેને દૂર કરી શકીએ તમને બતાવી શકાય છે કે જો તમારી પાસે નોડ કલોઝ માં હોય તો તમારી પાસે પહેલેથી જ ઓપ્ટિમલ કોસ્ટ છે જે આ પ્રચારની દ્રષ્ટિએ ઘણું બચાવે છે અને પછીના વર્ગોમાં જે આગળ છે તમે જોશો કે તે કેટલાક અલ્ગોરિધમને ડિઝાઇન કરવાની મંજૂરી આપે છે જે જગ્યાઓ પર બચત કરી શકે છે પરંતુ અમે તે આગામી વર્ગમાં કરીશું હવે અમે આ પ્રોપર્ટી સાબિત કરવાનો પ્રયાસ કરીએ છીએ અમે કહી રહ્યા છીએ કે જ્યારે તે ઓપન લિસ્ટ માંથી નોડ n પસંદ કરે છે ત્યારે તે શ્રેષ્ઠ મૂલ્ય g g આપણે આ શરત ને નીચે મુજબ પણ લખી શકીએ છીએ h h k mn તેથી અમે h ને તે બાજુ પર લઇ જઈએ છીએ h kmn h થાય છે જેથી વસ્તુઓ ન બદલાય તે માટે હું સમાન મૂલ્ય g બંને બાજુ ઉમેરી શકું છું પરંતુ આ g જો તમે આકૃતિ માં જોવ તો g kmn g છે તો મને આ ક્રમમાં ફરીથી લખવા દો બીજા શબ્દોમાં કહીએ તો f f આ પહેલું નિરીક્ષણ છે જે આપણે કરીએ છીએ તો આ વેલ્યુ અહીં ખરેખર શું કહી રહ્યા છીએ જ્યારે આપણે આ માપદંડ પર નજર કરીએ છીએ ત્યારે અમે કહી રહ્યા છીએ આપણે ગોલ થી જેટલા દૂર છીએઆપણું અનુમાન જેટલું ઓછું ચોક્કસ તેમ આપણે ગોલ ની વધુ નજીક જઈએ છીએ જેમ જેમ આપણે નોડ m થી નોડ n તરફ આગળ વધીએ છીએ તેમ તેમ આપણી f વેલ્યુ ખરેખર વધે છે હવે યાદ રાખો કે f વેલ્યુ પાથની કિંમતનો અંદાજ છે જે બંને નોડ m અને n માંથી પસાર થાય છે અને બંને માર્ગમાંથી પસાર થઈને અનુમાન આદર્શ રીતે એક સરખું જ હશે પરંતુ જ્યારે તમે તેને m ના દૃષ્ટિકોણથી જુઓ છો ત્યારે તે ખરેખર ઓછું છે n ના દ્રષ્ટિકોણથી જુઓ છો તેના કરતા તફાવત એ છે કે તમારી પાસે n ગોલ કરતા થોડી નજીક છે તે છે આ એક કારણ છે કે તેને મોનોટન ક્રાયટેરીયા કહેવામાં આવે છે મોનોટોન સ્થિતિ તે આવી જ છે તમે ગોલ ની નજીક જાઓ છો f મૂલ્ય એક સરખી રીતે થી વધશે કારણ કે તે ગોલ છે તમારી જેમ જ્યારે તમે ગોલની નજીક પહોંચશો ત્યારે એક સરખી રીતે f મૂલ્ય વધશે તે એક નિરીક્ષણ છે જે ટ્રાન્સવિટિવિટી દ્વારા તે ગોલ તરફના માર્ગ પર ના કોઈપણ 2 નોડ્સ માટે હશે હવે ચાલો ધારી લઈએ અહીં એક નોડ n છે જે સર્ચ સ્પેસ ને બતાવે છે જે આપણે શોધી રહ્યા છે હું અહીં કહીશ કે A જે પસંદ કરવા જઈ રહ્યો છે તે નોડ n છે તે સમયે અથવા અલ્ગોરિધમના એક તબક્કે તે ઓપન માં હોવું જોઈએ અને n નોડ પસંદ કરવું અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે જો એ તે નોડ n પસંદ કરવા જઈ રહ્યો છે તો તેને n સુધી નો શ્રેષ્ઠ માર્ગ મેળવવો જોઈએ અમે એમ કહીએ છીએ કે ધારી લો કે તે n પસંદ કરે છે અને તેને શ્રેષ્ઠ માર્ગ મળતો નથી માટે ધારી લો કે g g તે પોઇન્ટ પર જ્યાં તે n પસંદ કરવા જઈ રહ્યું છે અને અમે બતાવીશું કે તે વિરોધાભાસ તરફ દોરી જાય છે તેથી તેને n સુધી નો શ્રેષ્ઠ માર્ગ થવા દો અને કહો કે તે કલોઝ છે અને કહીએ કે A ને બીજો માર્ગ મળ્યો છે તેથી તે ઓપન છે અને કહીએ કે A એ નોડ n ને પસંદ કરે છે અને g ઓપ્ટિમલ કોસ્ટ કરતા વધુ છે તેથી તે n સુધી નો શ્રેષ્ઠ માર્ગ છે એવું કહેવામાં આવે છે કે n1 એ છેલ્લો નોડ છે જેને A શ્રેષ્ઠ માર્ગ પર પરીક્ષણ કરે છે અને નોડ n l 1 એ ઓપન માં છે જે આ નોડ નો ચાઈલ્ડ છે પણ A ને તેની અપેક્ષા નહોતી તેથી આપણે શું કહી રહ્યા છીએ કે A ને આ માર્ગ મળ્યો નથી જે શ્રેષ્ઠ માર્ગ છે તેથી n l n સુધી નો શ્રેષ્ઠ માર્ગ પર છેલ્લો નોડ છે અને n l 1 પ્રથમ નોડ છે આ શ્રેષ્ઠ માર્ગ પર જે જોવા મળ્યું નથી તેથી હું કહું છું કે આ શ્રેષ્ઠ માર્ગ છે આ અલબત્ત એક એજ છે અને પાછળથી કંઈક બીજું ઉમેરવામાં આવ્યું છે n સુધી નો શ્રેષ્ઠ માર્ગ છે આપણે માનીએ છીએ કે A એ n માટે બીજો માર્ગ શોધી કાઢ્યો છે જે શ્રેષ્ઠ માર્ગ નથી હવે અમે અહીં આ માપદંડનો અમલ કરીએ છીએ આ મોનોટોન ક્રાયટેરીઆ જે જોયું છે તે મુજબ ધારી લો કે હ્યુરિસ્ટિક ફંકશન આ પ્રોપર્ટી ને કોઈ પણ મર્જ થી ગોલ ના માર્ગ ને સંતુષ્ટ કરે છે પ્રોપર્ટી કહે છે કે જેમ જેમ તમે ગોલ ની નજીક જાઓ છો તેમ તેમ f મૂલ્ય વધે છે જેમ જેમ આપણે nl થી nl 1 થી n તરફ આગળ વધીશું તેમ તેમ f વેલ્યુ વધશે અથવા ઓછામાં ઓછું ઘટશે નહીં આપણે તેને આ રીતે લખી શકીએ છીએ gnl1 hnl1 gh હું તેને અહીં અને ત્યાં વિસ્તારી કરી રહ્યો છું અને હું ક્ષણિક પગલાં છોડી રહ્યો છું કારણ કે તે શ્રેષ્ઠ માર્ગ પર છે આપણે g સાથે g બદલી શકીએ છીએ અને આપણે gnl1 hnl1 gh લખી શકીએ છીએ તેથી આપણે આ લાગુ કરી શકીએ છીએ કારણ કે આપણે તેઓ માને છે કે આ નોડ્સ આ 3 નોડ્સ વિશે આપણે વાત કરી રહ્યા છીએ આ બે નોડ nl અને nl1 શ્રેષ્ઠ માર્ગ પર છે તેથી આ પ્રોપર્ટી ની ચકાસણી આ માર્ગ પર કરવામાં આવે છે હવે જો આ સ્થિતિ હોય તો આપણે તેને આ રીતે લખી શકીએ છીએ હું બંને પક્ષે h ઉમેરી રહ્યો છું તેથી g h gh તે આમ પણ એટલું મહત્વપૂર્ણ નથી જે ખરેખર મહત્વપૂર્ણ છે કે ffnl1 કારણ કે અમે કહ્યું હતું કે A આ નોડ n ને વિસ્તૃત કરવા જઈ રહ્યો છે આ આખી પ્રોપર્ટી પરથી અમે કહેવા માંગીએ છીએ કે જ્યારે વિસ્તરણ થવાનું છે ત્યારે તેણે તેનો શ્રેષ્ઠ માર્ગ શોધી કાઢ્યો હશે તેથી આપણે લખી શકીએ છીએ કે g h gnl1hnl1 તેથી હું આ બંનેનો ઉપયોગ કરીને g g વિશે વધુ જોવા માંગુ છું પણ મારી પાસે ત્યાં એક છે તેથી મૂળભૂત રીતે મારે આ ને અહીં મૂકવું પડશે કારણ કે અમે ધાર્યું છે કે આ ગ્રાફમાં આ શ્રેષ્ઠ માર્ગ છે તેથી આ બંને નો ઉપયોગ કરીને હું g g લખી શકું છું મેં કહ્યું કે હું તેનો શ્રેષ્ઠ માર્ગ કરું છું હું બદલી શકું છું હું અહીં પણ કરી શકું છું હવે અલબત્ત આ એક સરખું થઈ જાય છે જે આ જેવું જ બને છે તેથી આ આનાથી ઓછું છે અને જો તમે hદૂર કરો છો તો તમને આ આનાથી ઓછું મળે છે આ શું કહી રહ્યું છે આ કહી રહ્યું છે કે g શ્રેષ્ઠ ખર્ચ કરતાં ઓછું છે અથવા શ્રેષ્ઠ ખર્ચ જેટલું જ છે પરંતુ તે ફક્ત gg હોય ત્યારે જ હોઈ શકે છે વ્યાખ્યા પ્રમાણે તે શ્રેષ્ઠ ખર્ચ કરતા ઓછું ન હોઈ શકે તે શ્રેષ્ઠ ખર્ચ હોવો જોઈએ તો અમને શું કહેવામાં આવે છે આ અને આ અને આ વચ્ચે વિરોધાભાસ છે જો તમે તે કરો છો તેમ છતાં તમે સામાન્ય રીતે બતાવી શકો છો કે g g જેને તમે g g પણ કહી શકો છો જે એક સ્ટેટમેન્ટ છે જે અમે અહીં બનાવી રહ્યા છે જ્યારે પણ તે નોડ n પસંદ કરે છે ત્યારે તેને તે નોડ નો શ્રેષ્ઠ માર્ગ મળી ગયો છે જેનો અર્થ થાય છે g g તેનો અર્થ એ છે કે તમારે કલોઝ માં મૂકવામાં આવેલા નોડ્સની કિંમતનું પુનરાવર્તન કરવાની જરૂર નથી એકવાર તમે નોડ્સ ને કલોઝ માં મુકો છો તો તમે જાણો છો કે તમારી પાસે શ્રેષ્ઠ ખર્ચ છે અમે A અલ્ગોરિધમની ગંભીર પ્રોપર્ટી વિશે જોયું છે શરત એ છે કે હ્યુરિસ્ટિક ફંક્શન એ ગોલ સુધી ના ખર્ચ ને અંડરએસ્ટીમેટ કરવાનો છે h ખર્ચ કેટલીક નિર્ધારિત રકમ કરતાં વધુ હોવો જોઈએ કેટલીક ઓછી રકમ સાથે A હંમેશાં સારી નોડ માટે શ્રેષ્ઠ માર્ગ શોધી લેશે અમે લેમડા 1 થી 6 માં આ જ બતાવ્યું હતું અને તે લેમડા 7 માં છે જે છેલ્લું સ્ટેટમેન્ટ જે અમે બનાવા માંગીએ છીએ જો તેની સાથે શરત સંતોષે છેતેથી તમારે કલોઝ નોડ્સ ના ખર્ચનું પુનરાવર્તન કરવાની જરૂર નથી તે ક્ષણ જ્યારે તમે નોડ ને ઓપન માંથી પસંદ કરો અને તેને કલોઝ માં રાખો છે તમને નોડની શ્રેષ્ઠ કિંમત મળે છે જો તમે આ ગણતરીને ગંભીરતાથી લો છો તો તમે કહી રહ્યા છો કે આ બંને ખર્ચ શરૂઆતમાં સમાન છે પછી તે માર્ગ હોય કે આ માર્ગ g મૂલ્ય શ્રેષ્ઠ g મૂલ્ય બરાબર હોવું જોઈએ તેથી ચાલો આપણે જોયેલા પ્રારંભિક અલ્ગોરિધમ સાથે તેની તુલના કરીએ ચાર માપદંડોની દ્રષ્ટિએ અમે સમયની જટિલતા અવકાશ જટિલતા ઉકેલની ગુણવત્તા અને સંપૂર્ણતા વિશે વાત કરી જ્યાં સુધી આ છેલ્લા બેનો સવાલ છે ઉકેલની ગુણવત્તા અને સંપૂર્ણતા આપણે આજે સાબિત કર્યું છે કે A ગોલ સુધી શ્રેષ્ઠ માર્ગ શોધી કાઢશે જો થોડું હોય તો હંમેશાં શ્રેષ્ઠ માર્ગ શોધશે તે સમય અને અવકાશની જટિલતાનો પ્રશ્ન છોડી દે છે ફરીથી જેમ કે અમે શોધ સમય અને અવકાશની જટિલતા માટે શ્રેષ્ઠ કિસ્સામાં કહ્યું હતું બંને હ્યુરિસ્ટિક કાર્યની ગુણવત્તા પર આધાર રાખે છે જેટલું સારું હ્યુરિસ્ટિક ફંકશન તમારું અલ્ગોરિધમ તેટલી જ ઓછી જગ્યા માં શોધ કરશે અને તે જ છે જે અમે અહીં કહ્યું હતું કમનસીબે સમય અને જગ્યા બંનેની પ્રકૃતિમાં ઘણી જરૂર હોવાનું જોવા મળ્યું છે આપણે ઉદાહરણોમાં જોઈશું કે જ્યાં જગ્યા પ્રકૃતિમાં કોગ્નેટિક છે દાખલા તરીકે શહેર જો તમે 2 ડાઈમેન્શનલ શહેર ની કલ્પના કરો છો તમે જેટલા દૂર જાઓ છો તો તમે જોશો કે તમારે જે વિસ્તારને શોધવાનું છે તે ચોરસ તરીકે વિકસે છે અને આપણે એવી પ્રોપર્ટી જોઈ છે કે જેમ હ્યુરિસ્ટિક વૅલ્યુ વધુ તેમ હ્યુરિસ્ટિક ફંક્શન જે અમે ઉપયોગ કરી રહ્યા છીએ તમારા માટે એટલું જ સારું છે પરંતુ જો તમે એડમિસિબિલિટી ની બાંયધરી આપો છો તો હ્યુરિસ્ટિક ફંકશન શ્રેષ્ઠ હ્યુરિસ્ટિક મૂલ્ય કરતા ઓછું હોવું જોઈએ તેથી લોકોએ ઘણીવાર જે કર્યું છે તે એ છે કે તેઓ આ રીતે કાર્યનો ઉપયોગ કરે છે f g kh તેને વેઇટેડ A તરીકે ઓળખવામાં આવે છે તેથી તમે નક્કી કરવા માટે k પેરામીટર નો ઉપયોગ કરો છો ચાલો જોઈએ કે હ્યુરિસ્ટિક ફંકશનની કેટલી અસર થઈ છે હવે નોંધ લો કે A એલ્ગોરિધમ પર 2 અસરો છે g આ રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે કારણ કે આપણે હંમેશાં પસંદ કરવાના છીએ જેની f વેલ્યુ ઓછું હશે તેથી લૉ g નો અર્થ સ્ત્રોતની નજીક લૉ h નો અર્થ ગોલ ની નજીક થાય છે g ની અસર એ છે કે તે એલ્ગોરિધમ ને બ્રાન્ચ એન્ડ બાઉન્ડ અલ્ગોરિથમ ની જેમ શક્ય તેટલા સ્ત્રોતની નજીક રાખે છે h ની અસર બેસ્ટ ફર્સ્ટ સર્ચ જેવી છે જે તેને ગોલ તરફ ખેંચે છે બિલકુલ વિચાર્યા વિના કે નોડ n સુધી પોંહચવામાં કેટલો સમય લાગશે તેથી જો તમને k પેરામીટર ગમે છે તો તમે g અસર વિરુદ્ધ હ્યુરિસ્ટિક ફંકશન ની અસરને નિયંત્રિત કરી શકો છો જો આપણે k ને 1 મૂલ્ય આપીએ તો અમારી પાસે ફક્ત વર્ણન કરવા માટે A એલ્ગોરિધમ છે જો તમે k 0 લો છો ઉદાહરણ તરીકે તો તમારી પાસે બ્રાન્ચ એન્ડ બાઉન્ડ અલ્ગોરિધમ છે તેમને h ની અસર પણ દેખાતી નથી જો તમે k ને ખૂબ મોટો રાખો છો તો તે બેસ્ટ ફર્સ્ટ સર્ચ જેવું હશે તે હંમેશાં આગળ જુએ છે તે ક્યારેય પાછું જોતું નથી પરંતુ જો તમે k 1 રાખો છો તો તમે હ્યુરિસ્ટિક ફંકશન ને વધુ દબાણ કરી રહ્યા છો શોધ નાના કરતા નાની હશે તે હ્યુરિસ્ટિક ફંકશન દ્વારા વધુ અને સંપૂર્ણ માહિતીની વૃત્તિ દ્વારા ઓછું આપવામાં આવશે પછી ભલે તમે શ્રેષ્ઠ માર્ગો શોધી રહ્યા હોવ કે ન શોધી રહ્યા હોવ તેથી દેખીતી રીતે જ આ ક્ષણે જ્યારે તમે કેનું મૂલ્ય 1 થી ઉપર મૂકી રહ્યા છો ત્યારે તમે એડમિસિબિલિટી ગુમાવો છો પરંતુ તમે અપેક્ષા રાખી શકો છો કે તમારો ઉકેલ શ્રેષ્ઠ ઉકેલની નજીક હશે અને તે તમારે બનાવેલા ટ્રેડ પર આધાર રાખે છે તમે k નું મૂલ્ય 1 થી વધારે પસંદ કરી શકો છો ઘણી વાર લોકો 4 5 6 k લીધા છે અને જોયું છે કે અલ્ગોરિધમ ઝડપથી કામ કરે છે આ રનિંગ ટાઇમ ને વેગ આપવાની બાંયધરી માટે છે હવે અમે શું કરીશું તે એ છે કે અમે જગ્યા બચાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીશું A ની શોધ પછી તે એક જાણીતો એલ્ગોર્થિમ છે અમે જોવા માંગીએ છીએ કે આપણે જગ્યાઓ કેવી રીતે બચાવી શકીએ પહેલું પગલું જે શોધી કાઢવામાં આવ્યું તે જૂના જોવા મળેલા પ્રયોગનું વિગતવાર સ્વરૂપ છે પહેલા આપણે ડેપ્થ ફર્સ્ટ સર્ચ કરીએ છીએ તેઓ બેસ્ટ ફર્સ્ટ સર્ચ ને બદલે ડેપ્થ ફર્સ્ટ સર્ચ કરે છે હવે જો તમને DFID એલ્ગોરિધમ યાદ હોય તો DFID એલ્ગોરિધમ શું કરે છે તે એ કે ડેપ્થ ફર્સ્ટ સર્ચ ની શ્રેણી કરે છે જેમાં તે બંધાયેલું વધે છે પરંતુ એક સ્તરની ધારણા છે કારણ કે આપણી પાસે આપણામાં એજ નો ખર્ચ નથી તેથી બધી એજ ને ખર્ચનો સરખો ગણી શકાય કારણ કે આપણી પાસે h કોસ્ટ છે અને આપણે જોયું કે બ્રાન્ચ એન્ડ બાઉન્ડ વગેરે જેવા અલ્ગોરિધમ માં અમને તેની વિવિધતાની જરૂર છે અને વિવિધતાને IDA કહેવામાં આવે છે જે રિચાર્ડ કોર્ફ દ્વારા આપવામાં આપ્યું હતું મને યાદ નથી કે અગાઉ આપણે ખર્ચના કામ ની ચર્ચા કરી હતી પરંતુ તેઓએ શોધમાં ઘણું કામ કર્યું છે તેમનો પીએચડી થીસિસ જે 80 ના પ્રારંભિક દાયકામાં હતો તેમાં મેક્રો ઓપરેટરો શોધી કાઢવામાં આવ્યા હતા હકીકતમાં તેમનો પીએચડી થીસિસ એક સમયે પુસ્તક રૂપે ઉપલબ્ધ હતો જો તમને રુબિક્સ ક્યુબ જેવો પઝલયાદ હશે હકીકતમાં તેઓ રુબિક્સ ક્યુબ અને 8 પઝલ પર કામ કરતા હતા આપણે જોયું છે કે હ્યુરિસ્ટિક ફંકશન ને શોધવું કેટલું મુશ્કેલ છે જે હિલ ક્લાઇમ્બિંગ જેવા અલ્ગોરિધમનો ઉકેલ શોધે છે તેથી અમે જે કરવાનો પ્રયાસ કરીએ છીએ તે એ છે કે અમારી પાસે મેક્રો મૂવ્સનો સમૂહ છે જે કહે છે કે જો તમારી પાસે ટોચનું સ્તર છે તમે ઇચ્છો તો ચાલો આપણે આગળનો ઉદ્દેશ કહીએ જે મેળવવાનો છે ચાલો આપણે એક ક્યુબ કહીએ તેને મધ્ય સ્તરમાં રહેવા દો તમે કહો છો કે તે ચાલની શ્રેણીમાં કરો જે પણ બાકી હોય જમણે ડાબે ઉપર અને નીચે તેના માટે કેટલાક સંકેતો હોવા જોઈએ તે મેક્રો મૂવ છે મેક્રો મૂવ એ ચાલની શ્રેણી છે જે એબ્સ્ટ્રેક્ટ ચાલમાં પેક કરવામાં આવે છે પ્રશ્ન એ છે કે તમે તમને મેક્રો મૂવ કેવી રીતે મળે છે આપણામાંના મોટાભાગના લોકો અમારા મિત્રો પાસેથી શીખ્યા હતા આ પીએચડી કામ માટે કેટલા ખર્ચે તેમણે એક અલ્ગોરિધમ લખ્યું હતું જે રુબિક્સ ક્યુબ સમસ્યા અને 8 પઝલ ની શોધ કરશે અને મેક્રો મૂવને શીખવાનો પ્રયાસ કરશે તેમનું અલ્ગોરિધમ ખરેખર મેક્રો ટેબલ બનાવે છે જે તમારી પાસે એકવાર મેક્રો ટેબલ હોય પછી આપણે દરેક રિબિક્સ ક્યુબ હલ કરીએ છીએ અમે કોઈને શોધતા નથી આપણે પહેલા ટોચ નું લેયર કરીશું પછી બીજુ લેયર પછી ત્રીજી લેયર હશે કોર્ફના પીએચડી થીસિસ તે ટેબલ બનાવવા માટે હતો જેમાં તમામ મેક્રો મૂવની યાદી હતી પરંતુ આ IDA વસ્તુ રિચર્ડ કોર્ફ દ્વારા પણ આપવામાં આવી છે અને જેમ જેમ આપણે આગળ વધીએ છીએ તેમ તેમ આપણે તેમના કરતા થોડું વધારે જોઈએ છીએ આ 1985 માં પણ હતું અને IDA નો અર્થ છે ઇંટેરેટીવ ડિપિંગ A iterative deeping A આ હજી પણ શ્રેષ્ઠ ઉકેલની બાંયધરી આપે છે પરંતુ DFID જેવું ઇટરેટિવ ડેટિંગ છે અલ્ગોરિધમનો વિચાર ખૂબ જ સરળ છે જો આપણે સ્ટાર્ટ નોડ પર છીએ તો તમે બાઉન્ડ્રી બનાવો છો હવે પહેલા આપણે જોઈએ છીએ કે DFID શું કરશે તેને છોડી દો કારણ કે તેમને એજ ની કિંમતકહેતું નથી આ તેને મુખ્યત્વે સ્તર મુજબ જુએ છે તેથી તે પહેલા કેટલાક સ્તરે ડેપ્થ ફર્સ્ટ સર્ચ મુજબ શોધ કરશે અને પછી કેટલાક અન્ય સ્તરે તેથી અમે માની રહ્યા છીએ કે ધારો સ્ત્રોતમાં ખર્ચમાં લગભગ સમાન છે જો આપણી પાસે સમાન કિંમતની આ એજ હોય તો પણ IDA નું કંઈક મૂલ્ય છે તેથી છેવટે તેઓએ ધીમે ધીમે સર્ચ સ્પેસ લંબાવી છે અને જો ત્યાં ગોલ નોડ હોય તો તે વિસ્તરણના અંતે ગોલ તરફનો માર્ગ મળ્યો હોત કારણ કે તે અગાઉના પગલામાં મળ્યો ન હતો તેનો અર્થ એ છે કે તેનો નવો માર્ગ સૌથી ટૂંકો છે કારણ કે તે ફક્ત છેલ્લા તબક્કામાં છે જે તમે એક સ્ટેપ્સ થી વધાર્યું છે પરંતુ તે લિનીઅર સ્પેસ નો ઉપયોગ કરે છે કારણ કે તે ફર્સ્ટ સર્ચ નો ઉપયોગ કરે છે IDA મૂળભૂત રીતે તેનું બદલાયેલ સ્વરૂપ છે તે કહે છે કે તમે એક બાઉન્ડ્રી બનાવો છો જેનો ઉપયોગ તમે શોધને નિયંત્રિત કરવા માટે કરો છો અને બાઉન્ડ્રી તે નોડ છે ઠીક છે તે અહીં ન આવવું જોઈએ તે ખરેખર આવું કંઈક ઓછું પડે છે કંઈક આવું ફક્ત બતાવવા માટે આ વળાંક છે જે f દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવી છે આ f ના સ્થાનિક લોકો છે જેનો અર્થ એ છે કે આ બાઉન્ડ્રી પરના તમામ નોડ્સનું મૂલ્ય બરાબર છે f વેલ્યુ ઓપ્ટિમલ કોસ્ટ જેટલું છે માફ કરશો f નહિ પરંતુ f કારણ કે તમે f જાણતા નથી તમે જાણો છો કે f તે શરૂઆતથી ગોલ સુધી અંદાજિત કિંમત છે જે h બરાબર છે કારણ કે g 0 તે નોડ્સ છે જેની f વેલ્યુ s ના મૂલ્ય ની બરાબર છે અને અંદરના નોડ્સનું મૂલ્ય ઓછું હશે અને બહારના નોડ્સનું મૂલ્ય વધુ છે હવે તમે જે નિરીક્ષણ કરશો તેમાંની એક એ છે કે બાઉન્ડ્રી એ ગોલ તરફ અંડાકાર છે અને તે એટલા માટે છે કારણ કે તે હ્યુરિસ્ટિક ફંકશન નો ઉપયોગ કરી રહ્યો છે જે નોડ્સ ગોલ ની નજીક છે તેનું હ્યુરિસ્ટિક મૂલ્ય ઓછું હશે જ્યારે દૂર રહેલા નોડ્સ નું મૂલ્ય વધારે હશે તેથી IDA શું છેપહેલા તબક્કા માંતમે કહ્યું હતું કે બાઉન્ડ છે ડેપ્થ એ મૂલ્ય નથી અમે તેને બાઉન્ડ કહીએ છીએ બાઉન્ડ h અને તે DFS કરે છે જ્યાં સુધી f બાઉન્ડ હોય તેથી તે એજ માટે બાઉન્ડ્રી જેવું છે અને તે એજ માટે બનાવવામાં આવ્યું છે અને કહી રહ્યું છે કે આ બાઉન્ડ્રીની અંદર ડેપ્થ ફર્સ્ટ સર્ચ કરીશ તેથી અમે કહીએ છીએ કે તે અહીં નોડ શોધે છે અહીં કેટલાક ચાઈલ્ડ છે બીજ કોઈ ચાઈલ્ડ નોડ ક્યાંક અહીં હોઈ શકે છે બીજ નોડ અહીં છે જેમાં થોડા ચાઈલ્ડ હોઈ શકે છે વગેરે અને તે બધાના f મૂલ્યો હશે જો તેને ડેપ્થ ફર્સ્ટ સર્ચ માં ગોલ નોડ નહી મળે તો તે ડેપ્થ ફર્સ્ટ સર્ચ બાઉન્ડ સાથે શોધ કરે છે તે આ દિશામાં જઈ શકતું નથી તેણે આ બાઉન્ડ્રીની અંદર રહેવું પડશે તે બીજી બાઉન્ડ્રી થી બાઉન્ડ્રી વધારે છે જે તેના કરતા થોડી મોટી હશે તેથી વધારો નોડ ને સૌથી નીચા f મૂલ્ય માટે પસંદ કરવામાં આવ્યું નથી જેનો અર્થ એ છે કે તે બાઉન્ડ્રીની બહાર છે તે બાઉન્ડ ને આ રીતે વધારે છે અને એક સરળ લૂપ જાળવે છે તેથી તમે DFID સાથે આ સમાનતા જુઓ છો DFID જો તમને ગોલ માટે માર્ગ નહીં મળે તો તમે એક પછી એક સ્તર વધારશો અને પછી DFS ફરીથી પ્રયાસ કરશે આ જે કરી રહ્યું છે તે તે આગળના તરફ જવા માટે નું વધારાનું છે તેથી આ બધા નોડ્સ જે તેની નજીક છે આ ની શોધ કરવામાં આવી છે પરંતુ જે નોડ્સ શોધવામાં આવ્યા નથી જનરેટ કર્યા છે પણ શોધવામાં આવ્યા નથી તે સૌથી નીચી f કિંમત શું છે તેનો હિસાબ રાખે છે અને પછીના રાઉન્ડમાં બાઉન્ડ અને બીજા રાઉન્ડમાં DFS માં વધારો કરે છે જ્યાં સુધી તે ગોલ શોધે છે તે આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરે છે આ અલ્ગોરિધમ વિશે તમારે શું કહેવું છે પ્રથમ આપણે આપણી જાતને ખાતરી આપવી પડશે કે તે એડમિસિબલ છે તે નામની ટોચ મૂકવા યોગ્ય છે જે શ્રેષ્ઠ ઉકેલની બાંયધરી આપશે શું તમે તેના માટે દલીલ કરી શકો છો ઠીક છે જ્યારે તે શરૂ થાય છે ત્યારે તે બાઉન્ડ થી શરૂ થાય છે જે h ની બરાબર છે અને તે જોતાં કે h એ અંડરએસ્ટીમેટ ફંકશન છે તે શક્ય નથી કે શ્રેષ્ઠ માર્ગ કરતાં વધુ લંબાઈનો માર્ગ અસ્તિત્વમાં આવે કારણ કે h એ અંડરએસ્ટીમેટ ફંકશન છે જો ગોલ તરફ જવા માટે વાસ્તવિક ખર્ચ h હોય તો તે h h તેથી આ બાઉન્ડ્રી તમને ક્યારેય નોડ પર લઈ જશે નહીં જે શ્રેષ્ઠ ખર્ચ કરતા વધુ ખર્ચાળ છે તે મૂલ્ય શોધતું નથી જો h એ શ્રેષ્ઠ આપ્યું હોત તો તેણે પ્રથમ પરિસ્થિતિમાં જ તેના ગોલ તરફનો માર્ગ શોધી કાઢ્યો હોત પરંતુ જો h સારું ન હોય તો તે ગોલ કરતા થોડું ઓછું હશે અને પછી તમે બાઉન્ડ માં કરવા જઈ રહ્યા છો કારણ કે મેં આ શબ્દ ઇન્ક્રીમેન્ટેડ લખ્યો નથી પરંતુ તે સૌથી ટૂંકો અનએક્સપ્લોરદ છે જો તમે આ શબ્દ વાંચી શકો છો તો શબ્દ અનએક્સપ્લોર કરવો જોઈએ અનએક્સપ્લોર નોડ fn જ્યાં n n પ્રાઈમ માં એ બધા નોડ છે જે લેવામાં આવ્યા નથી કારણ કે તે એકદમ નીચાf ના પરોક્ષ મૂલ્ય સુધી બાઉન્ડ્રી માં વધારો કરી રહ્યું છે જો તે આ f મૂલ્ય માટેનું ગોલ શોધી કાઢે છે તો તે શ્રેષ્ઠ ખર્ચ હશે કારણ કે તે ફક્ત ઘણા રૂઢિચુસ્ત વધારા કરી રહ્યું છે શ્રેષ્ઠ ખર્ચ શોધવાની ખાતરી આપવામાં આવે છે પરંતુ તમે કલ્પના કરી શકો છો કે આવી સર્ચ સ્પેસ માં આવશ્યક રીતે ગણા પુનરાવર્તનો કરવાના હોય છે તેથી તે શ્રેષ્ઠ બનશે તે જગ્યા બચાવી રહ્યું છે કેમ કારણ કે તે DFS છે તે DFSની શ્રેણી છે જેને ફક્ત લિનીઅર સ્પેસ ની જરૂર છે પરંતુ તેની સમયની જટિલતા વધી રહી છે ઘણી વાર કારણ કે તે ઘણી પુનરાવર્તિત ક્રિયાઓ કરે છે તેથી લોકોએ જે ફેરફારો અજમાવ્યા છે તેમાંથી કેટલાકને પરોક્ષ મૂલ્યથી વધારવાને બદલે નિશ્ચિત ખર્ચ ડેલ્ટાડેલ્ટા થી વધારવા જોઈએ જે તમે સહન કરવા તૈયાર છો તેથી આને બદલે જો હું બાઉન્ડ તો તેનો અર્થ એ છે કે હું આમાં મોટો કૂદકો મારી રહ્યો છું તેથી તેનો અર્થ એ છે કે આપણે કહીએ છીએ કે આ મારું આગામી મૂલ્ય છે તેથી અમે કહીએ છીએ કે તે ડેલ્ટા છે તેથી તે ખરેખર બાઉન્ડ છે અને તે બાઉન્ડ ડેલ્ટા છે અહીં શું ખતરો છે અહીં જોખમ છે કે તેની આગળ ગોલ નોડ હોઈ શકે છે પરંતુ અહીં એક એક ગોલ નોડ હોઈ શકે છે કારણ કે તે આ પ્રકારની જગ્યા ને એ રીતે સાફ કરીને DFS કરે છે કે તે આ ગોલ નોડ શોધી કાઢશે પરંતુ તે આ ગોલ નોડ શોધી શકશે નહીં તે સસ્તો ગોલ નોડ છે મારો મતલબ છે કે જો તમે કલ્પના કરો છો કે કોઈક અર્થમાં તે બે સ્કેલ છે આ નોડ તે નોડ સાથે સસ્તો છે કારણ કે તે ડીએફએસ છે તે આ નોડ શોધી કાઢશે પરંતુ અલબત્ત આ ડેલ્ટા તમને નિયંત્રિત કરવાની મંજૂરી આપે છે કે તમે કેટલું સબ ઓપ્ટિમલ જવા માંગો છો તેથી આ અંતર ડેલ્ટા છે જેની બાઉન્ડ્રી તમેં વધારી છે મૂળભૂત રીતે ખરાબ પરિસ્થિતિમાં પણ તમારી પાસે શ્રેષ્ઠ ખર્ચ ડેલ્ટા હશે પરંતુ આ મોટા કૂદકામાં તમે વધુ નોડ્સ આવરી શકશો તેથી તમે જે પુનરાવર્તન કરો છો તેની સંખ્યા ઘટી જશે તેથી જો તે લિનીઅર સ્પેસ લે છે અને તે શ્રેષ્ઠ ખર્ચ આપે છે તેથી તે DFID નું એક્સટેન્શન છે તેથી તે અર્થમાં તે DFID નું વિસ્તરણ હશે જે એ હકીકતનો ઉપયોગ કરે છે કે તે એજ છે તે હ્યુરિસ્ટિક ફંકશન જેવી વસ્તુઓ છે આ અલ્ગોરિધમ વિશે શું સારું નથી જે વાસ્તવિક અલ્ગોરિધમ વિશે સારું ન હતું તે બ્લાઇન્ડ એલ્ગોરિધમ છે તે બાઉન્ડ્રી સિવાય તે જે બનાવે છે તે જાળવે છે જે હ્યુરિસ્ટિક ફંકશન દ્વારા નક્કી કરવામાં આવે છે તે જાણ કર્યા વિનાનું છે તે લક્ષ્ય પર જતું નથી તેથી જ અમે પ્રથમ લિસ્ટ માં બેસ્ટ ફર્સ્ટ સર્ચ નો ઉપયોગ કર્યો હતો તેથી જ અમે હ્યુરિસ્ટિક ફંક્શન નો પ્રથમ લિસ્ટ માં ઉપયોગ કર્યો હતો પરંતુ તેણે હ્યુરિસ્ટિક ફંકશનનો ઉપયોગ માત્ર બાઉન્ડ્રી નક્કી કરવા માટે કર્યો હતો આગામી વર્ગમાં આપણે બીજો ફેરફાર જોઈશું જે હ્યુરિસ્ટિક ફંકશન નો લાભ લે છે અને જે લિનીઅર સ્પેસ એલ્ગોરિધમ પણ છે આ અલ્ગોરિધમ રિચાર્ડ કોર્ફ દ્વારા પણ આપવામાં આવ્યું હતું કદાચ જો તમે તેના વિશે થોડું વિચારવા માંગો છો તો તે હિલ કલિમ્બિંગ વિથ બેક ટ્રેકિંગ છે જો આપણે રેખાઓ સાથે તેના વિશે વિચારીએ તો તે એલ્ગોરિધમ હિલ ક્લાઇમ્બિંગ જેવું છે જે તમને પાછા આવવા અને બીજા માર્ગનો પ્રયાસ કરવાની મંજૂરી આપે છે જેનો અર્થ એ છે કે તેમાં ઘાતક જગ્યા નહીં હોય મુખ્ય માર્ગ પર તેનો એક જ માર્ગ હશે અમે તે અલ્ગોરિધમને આગામી વર્ગમાં જોઈશું અને પછી આપણે તાજેતરના અલ્ગોરિધમમાં જોઈશું જે આ સદીમાં આવ્યા છે મારે સ્પેસ સેવિંગ એલ્ગોરિધમ વિશે કેહવું જોઈએ જે રસપ્રદ છે તો આજે હું અહીં સમાપ્ત કરું છું